અગાઉના વ્યાખ્યાનમાં આપણે અનકન્સ્ટ્રૈન્ટ નોન લિનિયર ઓપ્ટિમાઇઝેશન યુનિવેરિએંટ કેસ માં વર્ણન કર્યું હતું અથવા જ્યારે ફક્ત એક ડિસિઝન વેરીએબલ હતો આ વ્યાખ્યાનમાં આપણે તે જોવા જઈ રહ્યા છીએ કે આ એવા કિસ્સાઓમાં કેવી રીતે વિસ્તૃત કરવામાં આવે છે જ્યાં મલ્ટિપલ વેરીએબલ્સ છે જે ઓપ્ટિમાઇઝેશન સમસ્યામાં ડિસિઝન વેરીએબલ્સ તરીકે કાર્ય કરે છે તેથી જ્યારે તમે આ પ્રકારની સમસ્યાઓ પર નજર કરો છો ત્યારે સામાન્ય ફંક્શન z એ ડિસિઝન વેરીએબલ્સ x1 થી xn ની કેટલીક નોન લિનિયર ફંક્શન હોઈ શકે છે તેથી ત્યાં n વેરીએબલ્સ છે જે આપણે મેનિપ્યુલેટ કરી શકયે છે અથવા આ ફંક્શન z ને ઓપ્ટિમાઇઝ કરવા પસંદ કરી શકીએ છીએ બે પરિમાણીય કિસ્સામાં આનું સરળ પ્રદર્શન એ x12 x22 ના રુટ છે નોંધ લો કે અમે બે પરિમાણોમાં ચિત્રોનો ઉપયોગ કરીને યુનિવેરિએંટ ઓપ્ટિમાઇઝેશનને સમજાવી શકીએ છીએ કારણ કે x દિશામાં આપણી પાસે ડિસિઝન વેરીએબલ્સ મૂલ્ય હતું અને વાય દિશામાં આપણી પાસે ફંકશનનું મૂલ્ય હતું તેથી તમે આના જેવું કંઈક જોશો અને પછી કહો કે આ ન્યૂનતમ છે અને તેથી વધુ જો કે જ્યારે તમે આ સમસ્યાને ફક્ત બે પરિમાણો સુધી લંબાવી શકો છો ત્યારે તમારે 3 પરિમાણીય પ્લોટ્સ અને 2 કરતાં વધુ પરિમાણો હોવા જોઈએ જો ડિસિઝન વેરીએબલ્સ 2 કરતા વધારે હોય તો તે કલ્પના કરવા માટે ડિફિકલ્ટ છે તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે સ્લાઇડ્સની ડાબી બાજુએ બતાવેલા ચિત્રો દ્વારા મલ્ટિવેરિયેટ ઓપ્ટિમાઇઝેશનના કેટલાક મુખ્ય વિચારોને સમજાવવા જઈ રહ્યા છીએ અને જેમ કે મેં પહેલા પણ ઉલ્લેખ કર્યો છે ત્યાં પણ એવા કિસ્સાઓમાં બે ડિસિઝન વેરીએબલ્સ છે જેને આપણે 3 પરિમાણો પર જવાની જરૂર છે અને તે ફક્ત એટલા માટે છે કે જો આ x1 છે અને આ x2 છે અથવા આ x1 છે અને આ x2 છે મને ફંક્શન fx1 x2 0ની કિંમત વર્ણવવા માટે ત્રીજા પરિમાણની જરૂર છે તેથી ઉદ્દેશ ફંકશન મૂલ્ય ત્રીજી અક્ષ બની જાય છે તેથી ચાલો જોઈએ જ્યારે આપણે ત્યાં ઘણા બધા વેરીએબલ્સ હોય ત્યારે આ અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન વિશે આપણે શું વિચારીએ છીએ આ ચિત્રને ઉદાહરણ તરીકે લો જો તમે સ્લાઇડની ડાબી બાજુ આ ચિત્રને અહીં જોશો તો તમે જોશો કે લઘુત્તમ બિંદુ અહીં ક્યાંક આસપાસ છે જે આ કિસ્સામાં 0 0 થાય છે તે x y x1 x2 પ્લેન ને સ્પર્શ કરે છે અને તે સોલ્યુશન છે ન્યૂનતમ બિંદુ 0 છે તેમ છતાં જો તમે x1 x2 પ્લેન માં આગળ વધવાનું શરૂ કરો પછી જ્યારે તમે ઉદ્દેશ્ય ફંકશનની ગણતરી જુદા જુદા બિંદુઓ પર કરો ચાલો આપણે કહીએ કે હું આ સમયે ઉદ્દેશ્ય ફંકશનની ગણતરી કરું છું તો આ પ્લેનની બહાર હશે અને આ બિંદુએ ઉદ્દેશ્ય ફંકશનનું મૂલ્ય છે અને જો હું આ સમયે ઉદ્દેશ્ય ફંકશનની ગણતરી કરું તો તે પ્લેન ની બહાર જવાનું છે આ સમયે ઉદ્દેશ્ય ફંકશનનું મૂલ્ય આ બનશે અને આ રીતે અને જો હું આ દિશામાં જઉં તો હું કદાચ અહીં આવી શકું અને આ રીતે તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે ડિસિઝન વેરીએબલ્સની જગ્યામાં હોઈશું અને આપણે એક ઓપ્ટીમમ ઉપાય કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે તે મૂલ્યો છે જે આપણે ખરેખર પસંદ કરી રહ્યા છીએ તેથી ઉદાહરણ તરીકે જો આપણે કહીએ કે મારે અહીં ડિસિઝન વેરીએબલ્સની ની જગ્યા પર એક બિંદુ છે તો અનુરૂપ ઉદ્દેશ્ય ફંકશન મૂલ્ય આ છે અને સ્પષ્ટપણે આપણે જાણીએ છીએ કે તે ન્યૂનતમ બિંદુ નથી તેથી આપણે શું કરવાની જરૂર છે તે છે કે આપણે અહીં કેવી રીતે પહોંચવું તે શોધી કાઢવું જોઈએ નોંધ લો કે એવા બિંદુ કે જેના પર ડિસિઝન વેરીએબલ્સ વૅલ્યુ લેઇ છે એ રીતે કે ફંકશન છે તે ન્યુનત્તમ હોય તો તે ડિસિઝન વેરીએબલ્સ જગ્યામાં પણ છે તેથી આવશ્યકપણે જ્યારે આપણે ડિસિઝન વેરીએબલ્સ માટેના મૂલ્યોને બદલી રાખીએ છીએ ત્યારે આપણે મૂળરૂપે આ પ્લેનમાં આગળ વધીશું તેમ છતાં જ્યારે આપણે આ પ્લેન ને ખસેડીએ છીએ ત્યારે અમે ઝેડ દિશામાંના મૂલ્યો તરફ ધ્યાન આપતા હોઈએ છીએ કે જે બિંદુએ આપણે પહોંચ્યા છે તે ઓછામાં ઓછું છે કે નહીં આને વધુ સારી રીતે કલ્પના કરવા માટે આપણે દોરીએ છીએ જેને કોન્ટૂર પ્લોટ કહેવામાં આવે છે જે હું આ ચિત્રની જમણી બાજુ બતાવીશ તેથી પ્લેન વિશે વિચારો કે જે આ ઉદ્દેશ્ય ફંકશનને x1 x2 સપાટી સમાંતર કાપી નાખે છે તેથી ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે તમે આના જેવા પ્લેન વિશે વિચારો છો જે આ સમાંતર છે અને તે ઉદ્દેશ્ય ફંકશન પ્લોટને કાપવા જઇ રહ્યું છે હવે જો તમારી પાસે કોઈ પ્લેન છે જે x1 x2 સપાટી ને સમાંતર છે પછી આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે ઉદ્દેશ્ય ફંકશનનું મૂલ્ય પ્લેન માં કોન્સ્ટન્ટ હશે કારણ કે જ્યારે તમે તેને અહીં પ્રોજેક્ટ કરો ત્યારે તે કોઈ ચોક્કસ એફ x1 x2 મૂલ્ય અથવા ઝેડ વેલ્યુ પર હશે તેથી પછી કોઈ શું કહી શકે છે તે છે કે જો હું આ સપાટીને x1 x2 સપાટી સમાંતર પ્લેન સાથે કાપીશ પછી હું જે મેળવવા માટે જાઉં છું તે x1 x2 સપાટી પર કોન્ટૂર કહેવાય છે તેથી તમે તેના વિશે આ રીતે વિચારવા માંગો છો તેથી અહીં એક પ્લેન છે જે સપાટીને કાપી રહ્યું છે તેથી પ્લેનમાં જ્યાં પણ સપાટી કાપવામાં આવે છે ત્યાં તમે કોન્ટૂર લઈ જઇ રહ્યા છો અને આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે આપણે આ x1 x2 સપાટી પર કોન્ટૂર રજૂ કરીશું તેથી તે અહીં પ્લોટ છે તેથી ઉદાહરણ તરીકે આપણે z 5 લઈ શકીએ અને પછી તે પ્લેન આ સપાટીને કાપી નાંખીએ પછી ચાલો જોઈએ કે x1 x2 અક્ષ માં તેનો પ્રોજેકશન શું હશે તેથી આપણે જાણીએ છીએ કે આપણે z 5 ને સતત રાખવા અથવા પકડી રાખીએ છીએ તેથી તમને આ x12 x22 5 સમીકરણ રુટ મળશે જે તમને x12 x22 52 તેથી આ આપણે બધા 5 ની ત્રિજ્યા સાથે મૂળ પર કેન્દ્રિત વર્તુળના સમીકરણ તરીકે અનુભવીએ છીએ જે તમે આ પ્લોટમાં જોશો તેવી જ રીતે જો તમે k 4 કહો છો તો તમને આ કોન્ટૂર પ્લોટ મળશે અને k 3 k 2 અને તેથી વધુ હવે ધ્યાન આપવાની એક રસપ્રદ બાબત એ છે કે જો હું અહીં કેટલાક ડિસિઝન વેરીએબલ્સ મૂલ્યોથી પ્રારંભ કરું છું અને ચાલો આપણે કહીએ કે હું મારા ઉદ્દેશ્ય ફંકશનમાં સુધારો કરવા માંગુ છું તો હું જાણું છું કે જો હું આ જેવા કોન્ટૂરને પસંદ કરું છું અને પછી જો હું આ કોન્ટૂર પર આગળ વધું તો હું મારા ઉદ્દેશ્ય ફંકશન મૂલ્યમાં કોઈ સુધારણા કરવા જઇ રહ્યો નથી હું એ પણ જાણું છું કે જ્યારે હું આ દિશાથી આ બિંદુથી દૂર જાઉં છું ચાલો આપણે કહીએ કે હું એક નવા બિંદુ પર જાઉં છું તો તે કોન્ટૂર પર હશે જ્યાં કેનું મૂલ્ય હું અહીં હતું ત્યાં કરતા વધારે છે તેથી તેનો અર્થ છે કે મેં મારું ઉદ્દેશ્ય ફંકશન વધાર્યું છે તેથી જો હું આમાંથી કોઈપણ દિશામાં આગળ વધું તો હું મારું ઉદ્દેશ્ય ફંકશન વધારું છું તેથી એક જ રસ્તો જેમાં મારે મારા ઉદ્દેશ્ય ફંકશનને ઘટાડવા માટે ખસેડવું જોઈએ તે આ દિશામાં આગળ વધવું છે જો કે હું ખૂબ ખસેડવાનું નક્કી કરું છું જો મને કહેવા દો કે હું અહીં ચાલું છું તો આ કોન્ટૂર છે તેથી આ કોન્ટૂર પર ઉદ્દેશ્ય ફંકશન મૂલ્ય આ કોન્ટૂર કરતા ઓછું છે તેથી આ બિંદુ એ પછીનો બિંદુ વધુ સારો છે તેથી આ ફંકશનને આપણે કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરીએ છીએ તે વિશે આ મૂળભૂત વિચાર છે હવે હું બોલું છું તેમ તમે નોંધ્યું હશે કે મારે બે નિર્ણયો લેવાની જરૂર છે મારે એક નિર્ણય લેવાની જરૂર છે તે આ બધી દિશાઓનો છે મારે કઇ દિશા પસંદ કરવી જોઈએ તેથી મારે અહીં બેસવું પડશે અને તે પછી મારે જે દિશા શોધવાની જરૂર છે તે વિશે પસંદગી કરવી પડશે અને એકવાર હું કોઈ ચોક્કસ દિશા પસંદ કરું ચાલો આપણે કહીએ કે હું આ દિશા પસંદ કરું છું કે મારે આ દિશામાં ક્યાં સુધી જવું જોઈએ મારે લેવાનો બીજો નિર્ણય છે તેથી ઉદાહરણ તરીકે જો હું અહીં જાઉં તો મેં મારા ઉદ્દેશ્ય ફંકશનમાં થોડો સુધારો કર્યો છે ચાલો આપણે કહીએ કે જો હું અહીં જઉં છું તો મેં મારા ઉદ્દેશ્ય ફંકશનમાં વધુ સુધારો કર્યો છે પરંતુ ચાલો આપણે કહી શકીએ કે જો હું અહીં જઉં છું તો મેં ખરેખર મારા ઉદ્દેશ ફંકશનને ખરાબ બનાવ્યો છે તેથી મારે બે મહત્વની બાબતો છે જે મારે નક્કી કરવાની જરૂર છે એક તે દિશા છે જેમાં મારે ડિસિઝન વેરીએબલ્સ સપાટી પર ખસેડવું જોઈએ અને એકવાર હું બહાર નીકળી જાઉં પછી કે મારે કઈ દિશામાં કેટલું આગળ વધવું જોઈએ તેથી તે બે મહત્વપૂર્ણ પ્રશ્નો છે જેનો આપણે જવાબ આપવાની જરૂર છે જ્યારે આપણે આ પ્રકારની અનકન્સ્ટ્રૈન્ટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ હલ કરવાની સંખ્યાત્મક પદ્ધતિઓ પર ધ્યાન આપીએ છીએ ત્યારે અમે આ પ્રશ્નોના જવાબો આપીશું આ વ્યાખ્યાનમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે અમે તમને મલ્ટિવેરિયેટ સમસ્યામાં ઓછામાં ઓછી માટે વિશ્લેષણાત્મક પરિસ્થિતિઓ બતાવવા જઈ રહ્યા છીએ આપણે યુનિવેરિયેટ કેસમાં જેવું જોયું તે પહેલાં ચાલો કહીએ કે આ f x છે અને પછી મારી પાસે આનું ફંક્શન છે જેમાં ફક્ત એક લઘુત્તમ છે જે ગ્લોબલ લઘુત્તમ છે અને ત્યારબાદ મેં બીજો કેસ પણ બતાવ્યો જ્યાં આપણે ફંક્શન આ જેવું હોઈ શકે છે જ્યાં આ એક ન્યૂનતમ છે આ એક ન્યૂનતમ છે બંને મિનિમા છે આ સ્થાનિક લઘુત્તમ છે અને આ વૈશ્વિક લઘુત્તમ છે આ જ વસ્તુ મલ્ટિવેરિયેટ કેસમાં પણ થાય છે અહીં કોઈ ફંક્શનનું એક રસપ્રદ ઉદાહરણ છે જ્યાં બે ડિસિઝન વેરીએબલ્સ છે ચાલો આપણે કહીએ કે x1 અને x2 અને ફંકશન આ ફોર્મનું છે જો તમે આને ત્રણ ડી પ્લોટમાં પ્લોટ કરો છો તો તમે આ મેળવશો તમે જોઈ શકશો કે આમાં ઘણી ટેકરીઓ અને ખીણો છે અને તમે જોશો કે જો આપણે આનું પ્રોજેકશન x1 x2 સપાટી પર કરીએ તો તમે જોશો કે આ ચિત્રમાં ઘણા મિનિમા છે અને તમે જોશો કે વૈશ્વિક લઘુત્તમ અહીં છે તેથી તમે જોઈ શકો છો કે આ જેવા ફંકશનના કિસ્સામાં તે કેટલું મુશ્કેલ બની શકે છે જ્યાં જો તમે અમને કહેવા દો તમે અહીંથી પ્રારંભ કરો છો તો પછી સ્પષ્ટપણે તમે જાણો છો કે આમાં ઓછામાં ઓછી કોઈ સારી બાબત છે અને અહીં હશો અને જ્યારે તમે અહીંથી ન્યુનત્તમ માટે શરતો જુઓ ત્યારે તમે અહીં પરિસ્થિતિઓ અને અહીંની પરિસ્થિતિઓ વચ્ચે પ્રથમ ઓર્ડર અને બીજા ઓર્ડરની શરતોમાં કોઈ તફાવત નહીં હોય જે વિશે આપણે યુનિવેરિએંટ કિસ્સામાં વાત કરીશું અમે જોઈશું કે ત્યારબાદ મલ્ટિવેરિયેટ કેસમાં સમાન શરતો શું છે જો કે ફક્ત તે શરતોથી તમને કોઈ તફાવત દેખાશે નહીં તેમ છતાં જો તમે ખરેખર આ બિંદુએ ઉદ્દેશ્ય ફંકશન મૂલ્યની ગણતરી કરો અને આ બિંદુ આ કરતા આનાથી ઓછું હશે જો કે જ્યારે તમે અહીં હોવ ત્યારે તમારી પાસે શંકા કરવાનું કોઈ કારણ નથી કે જ્યાં સુધી તમે નોંધપાત્ર વિશ્લેષણ ન કરો ત્યાં સુધી આ જેવું બિંદુ ખરેખર છે તેથી આ જેવા કેસોમાં તમારે શું કરવાનું છે તમારે તે જોવું રહ્યું કે તમે તેને વધુ સુધારી શકશો કે નહીં તેનો મૂળભૂત અર્થ એ છે કે તમે સ્થાનિક રૂપે જાણતા હોવા છતાં તમે અહીં ખૂબ જ સારા છો તમારે કંઈક બલિદાન આપવું પડશે અને પછી પ્રયત્ન કરો અને જુઓ કે ત્યાં અન્ય મુદ્દાઓ છે કે નહીં છે જે વધુ સારા હોઈ શકે છે તેથી ત્યાં અલ્ગોરિધમ્સ છે જે તમને અહીં કૂદી જવા દે છે અને પછી કદાચ અહીં અને તે જ કૂદી જશે પરંતુ આ તે બધા અલ્ગોરિધમ્સ છે જ્યાં હું સાબિત નહિ કરી શકું છું કે સામાન્ય સ્થિતિમાં હું વૈશ્વિક લઘુત્તમમાં જઈશ હવે યાદ રાખો કે ખાસ કરીને ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી નોંધવું આ કંઈક અગત્યનું છે કારણ કે આપણે કહીએ કે આ તમારી એરર સપાટી છે આ કોન્સેપ્ટ કેટલી મહત્વપૂર્ણ છે તે વિશે વિચાર કરવા માટેના એક વિચારની જેમ તમે મોડેલને ફીટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને મોડેલ માટેના શ્રેષ્ઠ પરિમાણો અહીં છે પરંતુ લાક્ષણિક ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ આમાંના કોઈપણ સ્થાનિક ઓપ્ટિમામાં ક્યાંય અટકી જશે ડેટા સાયન્સ ના દૃષ્ટિકોણથી તેનો અર્થ એ છે કે એરર અહીં જેટલી હોઈ શકે તેટલી નાની નથી જો કે મોડેલના દૃષ્ટિકોણથી જો તમે આ મૂલ્યથી પરિમાણોને કોઈપણ દિશામાં બદલવા માંગતા હો તો તમે શોધી કાઢશો કે ખરેખર સ્થાનિકમાં એરર વધે છે તેથી તમારા ઉદ્દેશ્ય ફંકશન મૂલ્યમાં સુધારો કરવા માટે ખૂબ જ ઓછી પ્રોત્સાહન છે માફ કરશો આ બિંદુથી દૂર જવા માટે ખૂબ જ ઓછી પ્રોત્સાહન કારણ કે સ્થાનિક રીતે તમે તમારા ઉદ્દેશ્ય ફંકશન મૂલ્યમાં વધારો કરી રહ્યા છો તેથી આખરે તમારું એલ્ગોરિધમ પરિમાણો શોધી શકે છે જે સ્વીકાર્ય હોઈ શકે તે શ્રેષ્ઠ નથી તેથી આ એક સમસ્યા છે જેને સારા કાર્યક્ષમ ડેટા સાયન્સ અલ્ગોરિથિમ્સ રાખવા માટે ખરેખર હલ કરવાની જરૂર છે તો ચાલો આપણે આ સમસ્યાને કેવી રીતે હલ કરીએ છીએ તે વિશ્લેષણાત્મક રીતે શોધીએ તેથી જો તમારી પાસે મલ્ટિવેરિયેટ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા છે જ્યાં તમારી પાસે ઝેડ છે એફ એક્સ1 એક્સ2 XN સુધી બધી રીતે અને યુનિવેરિયેટ કેસમાં ચાલો આપણે આને યુનિવેરિયેટ કેસથી વિપરીત કરીએ તો ચાલો આપણે કહીએ કે z f ફક્ત એક વેરીએબલ્સ પછી યાદ રાખો કે અમે કહ્યું હતું કે ઓછામાં ઓછા માટે જરૂરી શરત એ છે કે મારે dz dx f 0 હોવું જોઈએ અને પછી અમે કહ્યું d2z dx2 f" ન્યુનત્તમ માટે તેથી આ એવી સ્થિતિઓ છે કે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં વર્ણવ્યા હતા તેથી એક પરિમાણીય કેસમાં ડેરિવેટિવ તે બને છે જેને આપણે મલ્ટિવિએટ કેસમાં ગ્રૈડીઅન્ટ તરીકે કહીએ છીએ તેથી આ કિસ્સામાં આપણી પાસે dz dx અથવા df dx છે જો કે ઘણા બધા વેરીએબલ્સ છે તેથી આપણી પાસે ઘણાં અંશત ડેરિવેટિવ્ઝ છે અને ફંક્શન f નું ગ્રૈડીઅન્ટ એ એક વેક્ટર છે કે દરેક ઘટકમાં હું અનુરૂપ વેરીએબલના સંદર્ભમાં ફંકશનની ડેરિવેટિવ ની ગણતરી કરું છું તેથી ઉદાહરણ તરીકે આ ∂f ∂x1 પ્રથમ ઘટક છે ∂f ∂x2 બીજો ઘટક છે અને ∂f ∂xnએ છેલ્લો ઘટક છે તેથી આ તેને સિંગલ વેરીએબલ કેસમાં બદલી શકે છે અને આને મલ્ટિવિએટ કેસમાં આપણે હેસિયન મેટ્રિક્સ તરીકે કહીએ છીએ તેનાથી બદલાઈ જાય છે તેથી આ પરિમાણ n બાય એનનો મેટ્રિક્સ છે પ્રથમ ઘટક ∂2 f ∂x12 છે બીજો ઘટક ∂2 f ∂x1 ∂x2 છે અને આ રીતે અને તમે આની જેમ પંક્તિ ભરો તેથી આપણે જે નોટેશન વાપરી છે તે છે કે આપણે x1 નો અહીં આગળ ઉપયોગ કર્યો છે અને x2 અહીં બીજી કોલમ માટે x3 અહીં ત્રીજી કોલમ માટે અને તેથી વધુ છેલ્લા કોલમ માટે અહીં xn હવે આ વેરીએબલ x1 ના સંદર્ભ માં છે હવે તમે વેરીએબલ x2 ના સંદર્ભમાં સમાન કાર્ય કરી શકો છો અહીં નોંધ લો કે x2 x1 પહેલાં આવી ગયું છે કારણ કે તે બીજી હરોળમાં છે અને આ ડાઇઐગોનલી હંમેશા સમાન વેરીએબલને બે વાર ડિફરેન્શીઐટિડ કરવા માં આવે છે તેથી આ ∂2 f ∂x22 ∂2f ∂xn2 છે અને તેથી પર અને નોંધ લો કે આ હેસિયન સપ્રમાણ મેટ્રિક્સ હશે કારણ કે મોટા ભાગના કાર્યો માટે આ આ અને તે જ રીતે તમારી પાસે ∂2 f ∂x1 ∂x3 હશે અહીંની આગામી મુદત ∂2 f ∂x3 ∂x1 હશે જે સમાન હશે તેથી હેસિયન મેટ્રિક્સ સપ્રમાણ બનશે લિનિયર એલ્જીબ્રા વ્યાખ્યાનમાં યાદ રાખો કે અમે કહ્યું છે કે આપણે સપ્રમાણ મેટ્રિસીસ થોડો જોશું અને અહીં એક સપ્રમાણ મેટ્રિક્સ છે જે ઓપ્ટિમાઇઝેશન દૃષ્ટિકોણથી મહત્વનું છે હવે આપણે શું કરવાની જરૂર છે તે જોવાની જરૂર છે કે યુનિવેરિયેટ કેસમાં આ શરતો મલ્ટિવેરિયેટ કેસમાં કેવી રીતે અનુવાદ કરે છે તેથી આપણે યુનિવેરિયેટ કિસ્સામાં જે કર્યું હતું તે જ રીતે અમે ટેલર શ્રેણીનો અપ્પ્રોક્ઝીમૈશન કરીશું અને મેં અહીં જે કર્યું છે ત્યાં સુધી મેં તેને બે ટર્મ સુધી લખ્યા છે ત્યાં વધુ ટર્મ છે પરંતુ આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે કે અમે દલીલ કરવા જઈ રહ્યા છીએ કે જો તમે જે બિંદુ પર છો તેના અંતરને અને પછીના મુદ્દાને તમે ખૂબ નાના પસંદ કરવા જઇ રહ્યા છો તો પછી સરવાળા માં જે પણ અગ્રણી પદ છે સંપૂર્ણ રકમની નિશાની નક્કી કરવા જઈ રહ્યું છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો તમે આ આખી વસ્તુને અહીં જ લો છો જો તમે તેને શક્ય તેટલું નાનું બનાવશો અથવા જરૂરી તરીકે નાના બનાવો તો પછી શું થશે આ ઈન્ફિનિટ સમ હકારાત્મક છે કે નકારાત્મક છે તે હકીકત ફક્ત પ્રથમ ટર્મ થી ઓળખી શકાય છે અને જો તે સકારાત્મક છે તો પછી આખી રકમ શ્રેણીનો સરવાળો સકારાત્મક રહેશે તો આ તે પ્રકારનું લોજીક છે જેનો આપણે અહીં ફરી ઉપયોગ કરીશું ઘણા પહેલાં જેમ આપણે કહ્યું હતું કે જો હું આને નાનું બનાવતો રહીશ તો મારે અહીં ફક્ત આ જોવાની જરૂર છે અને યુનિવેરિયેટ કેસ ની જેમ જો તે 0 પર ન આવે તો હું આ ટર્મ ને હકારાત્મક અથવા નકારાત્મક બનાવી શકું છું આ જોવા માટે જો હું કોઈ વિશેષ દિશા લઉં છું અને પછી કહો δ f T α જો આ સંખ્યાને નકારાત્મક બહાર આવ્યું છે પછી જો હું αની વિરુદ્ધ દિશામાં જઈશ મને મળશે ∇ α આ સકારાત્મક રહેશે તેનો અર્થ એ કે મારી પાસે અહીં એક બિંદુ હશે જે કાં તો આ કરતા મોટો અથવા આનાથી નાનો હોઈ શકે અને જો મને કોઈ બિંદુ મળી શકે કે આ આ કરતા નાનું છે તો આ લઘુત્તમ હોઈ શકતું નથી તેથી આ 0 નહીં થાઈ ત્યાં સુધી તમે આ કરો છો હું સુનિશ્ચિત કરી શકતો નથી કે આ ન્યૂનતમ બિંદુ છે તો પ્રથમ શરત જે આપણને મળશે તે છે કે આ 0 છે અને એકવાર તે 0 થઈ જાય છે પછી હું અહીં ફક્ત આ ટર્મ સાથે રહું છું અને જો તમે જોશો કે આ ટર્મ δT સ્વરૂપ છે હેસીયન મેટ્રિક્સ મને અહીં H નો ઉપયોગ કરવા દે છે આપણે જાણીએ છીએ કે આ સપ્રમાણ મેટ્રિક્સ છે અને ચાલો ખાતરી કરીએ કે આપણે આ સ્પષ્ટ રીતે સમજીએ છીએ ફંક્શન f એ એક સ્કેલેર ફંક્શન છે અને તમે જોઈ શકો છો કે અહીં એચ પણ એન બાય એન મેટ્રિક્સ છે λT 1 બાય એન હશે અને λ એન બાય 1 હશે તેથી જ્યારે હું આ કરીશ ત્યારે મને વન બાય વન મળશે જે સ્કેલેર છે હવે આ x̅ ને ધ્યાનમાં લીધા વિના જો આ સકારાત્મક સંખ્યા છે તો અમે કહી શકીએ કે તમે જે દિશા લેવ છો તે ધ્યાનમાં લીધા વિના સ્થાનિક ક્ષેત્રમાં હંમેશા આ એના કરતા વધારે હશે જે આ બિંદુ x સ્ટાર ને ઓછામાં ઓછું બિંદુ તરીકે લાયક બનાવશે તેથી તે મહત્વપૂર્ણ વિચાર છે જે તમારે યાદ રાખવું જોઈએ તેથી અમે પાછલી સ્લાઇડ્સમાં આ પર પાછા આવીએ જે મેં આને δT H δ 0 તરીકે લખ્યું છે એચ સપ્રમાણ છે એચ મૂળભૂત રીતે આ બીજું ડેરિવેટિવ મેટ્રિક્સ છે હવે આપણે આને રેખીય બીજગણિત પ્રવચનોમાં જોયું નથી પરંતુ જો મારે આ સ્થિતિને ગમે તે હોય તો પણ સંતોષવાની જરૂર હોય δ કંઈ પણ હોય તો આપણે આ એચને સકારાત્મક ચોક્કસ મેટ્રિક્સ તરીકે કહીએ છીએ તેથી જો એચ સકારાત્મક નિશ્ચિત છે તો આ બધા δ 0 માટે 0 કરતા વધારે હશે સ્પષ્ટપણે જ્યારે δ 0 આ 0 હશે તેથી હું કેવી રીતે તપાસ કરીશ કે હું ગણતરી કરતો મેટ્રિક્સ સકારાત્મક ચોક્કસ છે કે નહીં રેખીય બીજગણિત વ્યાખ્યાનમાંથી યાદ રાખો કે અમે કહ્યું હતું કે જો મારી પાસે સપ્રમાણતા મેટ્રિક્સ છે તો મારી પાસે વાસ્તવિક છે તેમ આઇગન વૅલ્યુઝ હશે તેથી સપ્રમાણ મેટ્રિસીસમાં હંમેશા વાસ્તવિક આઇગન વૅલ્યુઝ હોય છે અને આ કિસ્સામાં આઇગન વૅલ્યુઝ સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે હવે હકારાત્મક નિશ્ચિત મેટ્રિક્સ માટે રેખીય બીજગણિત પરિણામ એ છે કે જો આ મેટ્રિક્સ પાસે n આઇગન વૅલ્યુઝ છે અને જો આ બધા આઇગન વૅલ્યુઝ 0 કરતા વધારે છે તો આ મેટ્રિક્સને સકારાત્મક ચોક્કસ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો જો આ મેટ્રિક્સની તમામ આઇગન વૅલ્યુઝ 0 કરતા વધારે હોય તો આપમેળે ખાતરી આપવામાં આવે છે કે જ્યારે પણ આપણે આને કોઈ પણ દિશા δ માટે ગણતરી કરીએ છીએ ત્યારે હંમેશા હકારાત્મક જથ્થો મેળવીશું તેથી આ પહેલાથી સાબિત થઈ ચૂક્યું છે તેથી જો તમે આ કોઈપણ દિશામાં સકારાત્મક બનવા માંગતા હોવ તો આપણે આ કેમ જોઈએ છે કારણ કે આપણે f x ને તેના પડોશમાં સૌથી નીચો મૂલ્ય બનાવવા માંગીએ છીએ અને અમે કહ્યું હતું કે જો આ કોઈ માટે સકારાત્મક છે અથવા તો દરેક માટે δ આ સકારાત્મક હોવું જોઈએ તે સ્થિતિ એચમાં સકારાત્મક નિશ્ચિત હોવાને અને એચની સકારાત્મક ડિફાનાઇટ હોવાની સ્થિતિમાં ભાષાંતર કરી શકાય છે કે H એચ ની H એન આઇગન વૅલ્યુઝ 0 થી વધારે છે હવે આ શું કરે છે તે નીચે મુજબ છે તેથી મલ્ટિવેરિયેટ કેસમાં તે આપણને એવા પોઇન્ટ્સને ઓળખવાનો માર્ગ આપે છે કે જે મહત્તમ પોઇન્ટ હોઈ શકે અને એક વખત આપણે તે મુદ્દાઓ ઓળખી લઈએ તો આપણે તે બિંદુઓ પર આ હેસિયન મેટ્રિક્સની ગણતરી કરી શકીએ છીએ અને પછી આ હેસિયન મેટ્રિક્સના આઇગન વૅલ્યુઝ ની ગણતરી અમને નિર્ધારિત કરવાની મંજૂરી આપશે બિંદુ મહત્તમ બિંદુ અથવા ન્યૂનતમ બિંદુ અને તેથી વધુ કે નહી તેથી આપણે યુનિવેરિએંટ કિસ્સામાં જે કર્યું તેના સંપૂર્ણ સમકક્ષ છે તેથી યુનિવેરિએંટ પરિસ્થિતિમાં સારાંશ આપવા માટે બંને સ્થિતિઓ એફ પ્રાઈમ શૂન્ય હોવી જોઈએ અને એફ પ્રાઈમ ડબલ 0 કરતા વધારે હોવું જોઈએ મલ્ટિવેરિયેટ કિસ્સામાં આ ∇ f 0 માં ભાષાંતર કરે છે અને હેસિયન મેટ્રિક્સ હકારાત્મક ચોક્કસ છે ચાલો આપણે ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ અને એક મહત્તમ ઉપાય ઓળખીએ તેથી આ મલ્ટિવેરિયેટ ઉદાહરણ ધ્યાનમાં લો તેથી ત્યાં બે ડિસિઝન વેરીએબલ્સ છે અને આ બે ડિસિઝન વેરીએબલ્સની દ્રષ્ટિએ આ ફંકશન છે તેથી તમે શું કરી શકો છો તમે પ્રથમ ∇ f રચી શકો છો જે ∂f ∂x1 છે તેથી તે ∂x1 1x1 1 હશે આ 0 ટર્મ હશે આ 4 ટાઇમ 2 વખત x1 8 x1 x2 હશે અને આ 0 હશે તેથી પ્રથમ ટર્મ ∂f ∂x1 છે અહીં તે જ રીતે જ્યારે તમે ∂f ∂x2 કરો છો ત્યારે મારી પાસે આ બેને અનુરૂપ ટર્મ હશે આ જ્યારે x2 સંદર્ભમાં અલગ પડે છે ના આને અનુરૂપ 0 પર જઈશ મારી પાસે a x1 હશે હવે અને આને અનુરૂપ મેં 4 x2 છોડી દીધું છે જે આપણી પાસે અહીં છે તેથી આપણી પાસે આ બે સમીકરણો છે જેને આપણે ઉકેલી લેવાની જરૂર છે તેથી જ્યારે આપણે આને હલ કરીશું અને ચાલો આપણે કહીએ કે x1 x2 ઉકેલો નો અહીં છે હું ચકાસી શકું છું કે આ મહત્તમ બિંદુ છે કે ન્યૂનતમ બિંદુ છે તે કરવા માટે મારે શું કરવાનું છે તે મારે આ બીજું ડેરિવેટિવ મેટ્રિક્સ કરવું પડશે તેથી તમે બીજા ડેરિવેટિવ મેટ્રિક્સની રીત નીચે મુજબ છે તેથી પ્રથમ ટર્મ ∂2 f ∂x12 છે તેથી અમારી પાસે પહેલેથી જ ∂f ∂x1 છે તેથી જો તમે તેને x 1 ના સંદર્ભમાં અલગ પાડશો તો તમને આ ટર્મ મળશે તેથી બાકી રહેલ એકમાત્ર ટર્મ 8 હશે જે આપણે અહીં જોઈએ છીએ અને જ્યારે આપણે આ જોઈએ ત્યારે અમારી પાસે પહેલેથી જ ∂f ∂x2 તેથી અમારે x1 ના સંદર્ભમાં આને અલગ કરવું પડશે તેથી એકમાત્ર ટર્મ બાકી રહેશે 1 જે અહીં હશે અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આ સપ્રમાણ મેટ્રિક્સ છે તેથી તમે ફક્ત અહીં 1 ભરી શકો છો અને આ શબ્દ મેળવવા માટે મારી પાસે પહેલેથી જ ∂f ∂x2 છે અહીં હું આને x2 ના સંદર્ભમાં ફરીથી ભેદ પાડું છું તેથી એકમાત્ર વસ્તુ જે બાકી રહેશે તે 4 હશે જે અહીં છે તેથી મારી પાસે આ છે હવે મારે શું કરવાની જરૂર છે કે મારે આ માટે આઇગન વૅલ્યુઝની ગણતરી કરવાની જરૂર છે અને જ્યારે હું આ માટે આઇગન વૅલ્યુઝની ગણતરી કરું છું ત્યારે મને લાગે છે કે આઇગન વૅલ્યુઝ બંને પોઝિટિવ છે એટલે કે આ એક ન્યુનત્તમ મુદ્દો છે હવે જ્યારે આપણે અહીં આ સમીકરણ જોઈએ ત્યારે બે વેરીએબલ્સમાં બે સમીકરણો છે અને બંને રેખીય સમીકરણો છે તેથી અહીં ફક્ત એક જ ઉપાય હશે અને તે તારણ આપે છે કે આ ફંકશન માટે ઓછામાં ઓછું છે તેથી આ અનકન્સ્ટ્રૈન્ટ કેસમાં મલ્ટિવેરિયેટ ઓપ્ટિમાઇઝેશન પરના અમારા વ્યાખ્યાનને સમાપ્ત કરે છે અનુસરેલા પ્રવચનોમાં આપણે શું કરીશું આ પ્રકારની સમસ્યાઓ હલ કરવા માટે આપણે કેટલીક સંખ્યાત્મક પદ્ધતિઓ જોશું જ્યારે મુશ્કેલીઓ હોય ત્યારે આ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું તે અંગેના કલ્પનાઓ રજૂ કરીશું આપણે બે પ્રકારનાં અવરોધો જોઈએ છીએ એક તે છે જેને આપણે ઇક્વાલિટી ના કન્સ્ટ્રૈન્ટ તરીકે બોલાવીએ છીએ અન્ય પ્રકારની કન્સ્ટ્રૈન્ટ ઇનિક્વાલિટી કન્સ્ટ્રૈન્ટ છે તેથી આપણે અહીં આવતા વ્યાખ્યાનમાં પસંદ કરીશું